આગળ આપણે લોડસ ઇન્સ્ટ્રક્શન્સ જોઇશું જો તમે બાઈટને એક્યુમ્યુલેટેડ રજીસ્ટર માં લોડ કરવા માંગો જે આ સોર્સ ઈન્ડેક્સડ રજીસ્ટર દ્વારા પોઇન્ટ કરવામાં આવેલ છે તો તે હેતુ માટે આપણી પાસે આ LODSB ઇન્સ્ટ્રક્શન છે LODSB ઇન્સ્ટ્રક્શન આ x16 ના કન્ટેન્ટને મેમરી એડ્રેસના લોકેશનમાં મોકલે છે પછી તે AL રજીસ્ટરમાં કોપી કરવામાં આવે છે અહીં જો DF 0 હોય તો SI ની વેલ્યુમાં વધારો થશે અને જો DF 1 હોય તો SI ની વેલ્યુ ઘટે છે જો આ LODSB ની આગળ REP પ્રિફિક્સ હોય તો જ્યાં સુધી CX એ 0 ની બરાબર ન થાય ત્યાં સુધી આ ઓપરેશન ચાલુ રહેશે તો આપણી પાસે આ રીતે આ REP પ્રિફિક્સ છે જે કેરેક્ટર્સ ની સ્ટ્રીંગ ને સ્કેન કરવા માટે અથવા કેરેક્ટર્સની સ્ટ્રીંગને એક્યુમ્યુલેટરમાં લોડ કરી અને ત્યાં અમુક ઓપરેશન કરવા માટે ઉપયોગી છે તેવી જ રીતે આપણી પાસે આ LODSW ઇન્સ્ટ્રક્શન છે અહીં પણ તે એ જ ઓપરેશન કરી રહ્યું છે જ્યાં તે AX રજીસ્ટરમાં મેમરી લોકેશન MA અને MA1 દ્વારા પોઇન્ટ કરેલ કન્ટેન્ટને લોડ કરે છે પછી LODS થી વિરુદ્ધ આપણી પાસે STOS એટલે કે સ્ટોર સ્ટ્રીંગ ઇન્સ્ટ્રક્શન છે આ STOS ઇન્સ્ટ્રક્શન બાઈટ અથવા વર્ડ માટે છે અહીં મેમરી એડ્રેસની ગણતરી x1610 દ્વારા કરવામાં આવે છે આ ડેસ્ટીનેશન ઈન્ડેક્સ રજીસ્ટર અથવા DI રજીસ્ટરનો ઉપયોગ કરે છે કારણકે હવે આપણે સ્ટોર કરવા જઈ રહ્યા છીએ તો આ ડેસ્ટીનેશન છે તેને ESDI તરીકે લેવામાં આવે છે આ ESDI એ ડેસ્ટીનેશન એડ્રેસ હશે અને તેનો ઉપયોગ કરવામાં આવશે આ STOSB એ મેમરી એડ્રેસ MAE પર રજીસ્ટર AL ના કન્ટેન્ટને કોપી કરશે અહીં પણ આ વસ્તુ સમાન જ છે જો DF0 હોય તો DI માં વધારો થાય છે અને જો DF1 હોય તો DI ઘટે છે અને આપણી પાસે STOSW ઇન્સ્ટ્રક્શન છે જ્યાં આ વર્ડ અથવા AX એ MAE અને MAE1 એમ ક્રમિક બે બાઈટમાં સ્ટોર થશે તો આ રીતે આ સ્ટોર ઓપરેશન કરવામાં આવે છે આ આપણી પાસે રહેલી ઇન્સ્ટ્રક્શન્સની આગલી કેટેગરી છે તેમને પ્રોસેસર કંટ્રોલ ઇન્સ્ટ્રક્શન્સ કહેવામાં આવે છે અહીં STC એ સેટ કેરી છે તે કેરી ફ્લેગ CF ને 1 પર સેટ કરશે પછી છે CLC અથવા ક્લીયર કેરી તે કેરી ફ્લેગને ક્લીયર કરશે પછી છે CMC એટલે કે કોમ્પ્લીમેન્ટ ધ કેરી તે CF માં જે પણ વેલ્યુ હશે તેને કોમ્પ્લીમેન્ટ કરશે પછી છે STD એટલે કે સેટ ડિરેક્શન ફ્લેગ PSW રજીસ્ટરમાં DF બીટ હોય છે સ્ટ્રીંગ ઓપરેશન માટે તમારે તેને સેટ કરવાની અથવા રીસેટ કરવાની જરૂર પડે છે આ STD એ ડિરેક્શન ફ્લેગ DF ને 1 પર સેટ કરશે અને CLD એ ડિરેક્શન ફ્લેગને 0 પર સેટ કરશે તેને ક્લીયર કરશે તેવી જ રીતે ઇન્ટરપ્ટસ માટે આપણી પાસે STI ઇન્સ્ટ્રક્શન છે જે ઇન્ટરપ્ટસને એનેબલ કરે છે અને પછી આપણી પાસે ઇન્ટરપ્ટસને ક્લીયર કરવા માટે CLI ઇન્સ્ટ્રક્શન છે પછી અહીં NOP છે જેનો અર્થ છે 'નો ઓપરેશન' પછી અહીં HLT છે તે ઇન્ટરપ્ટ સેટ થયા પછી હોલ્ટ કરવા માટે છે ઇન્ટરપ્ટના થોડા સમય પછી તે પ્રોસેસરને સામાન્ય ઓપરેશનમાં ફરી લાવશે પરંતુ અહીં આ હોલ્ટ ઇન્સ્ટ્રક્શન છે પછી WAIT ઇન્સ્ટ્રક્શન છે તે આ ટેસ્ટ પિન એક્ટીવ થાય ત્યાં સુધી રાહ જોવા માટે છે જ્યારે તમારી પાસે સિસ્ટમમાં સંખ્યાબંધ માસ્ટર્સ હોય ત્યારે આ ઉપયોગી છે આ સમયે પ્રોસેસર WAIT ઇન્સ્ટ્રક્શનને એક્ઝીક્યુટ કરે છે WAIT ઇન્સ્ટ્રક્શન પછી કોઈ બહારના ડિવાઇસ અથવા બહારના માસ્ટર ટેસ્ટ પિન પર સિગ્નલ મોકલે છે અને આ ટેસ્ટ પિન પર જ્યારે સિગ્નલ આવશે ત્યારે પ્રોસેસરને ખબર પડશે કે આ તેનો કંટીન્યુ કરવાનો સમય છે તે જે પણ કરી રહ્યુ હતું તે તેની અગાઉની ઇન્સ્ટ્રક્શનનું કામ ચાલુ રહેશે તો આ WAIT ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ ટેસ્ટ પિન એક્ટીવ થવાની રાહ જોવા માટે થાય છે પછી આપણી પાસે આ એસ્કેપ ઓપકોડ મેમરીરજીસ્ટર ESC opcode memreg પ્રકારની ઇન્સ્ટ્રક્શન છે આ ઇન્સ્ટ્રક્શનમાં ESC એ પ્રિફિક્સ છે તે કો પ્રોસેસરને ઇન્સ્ટ્રક્શન પાસ કરવા માટે છે 8086 માં એવું ફીચર છે કે તે અમુક ઓપરેશન માટે કો પ્રોસેસરને સપોર્ટ કરી શકે છે અને અહીં 8086 એ કો પ્રોસેસરના ઓપકોડ અને ઇન્સ્ટ્રક્શન સમજી શકશે નહીં જો તેને ખબર પડશે કે એસ્કેપ બીટ સેટ કરેલ છે તો ઓપકોડને એસ્કેપ મળશે તો તે આગળ કો પ્રોસેસર્સને ઇન્સ્ટ્રક્શન પાસ કરશે અને પછી અહીં લોક ઇન્સ્ટ્રક્શન છે તે આગામી ઇન્સ્ટ્રક્શન દરમિયાન બસને લોક કરશે આ કંટ્રોલ ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન નો ઉપયોગ ચોક્કસ ડેસ્ટીનેશન અથવા ટાર્ગેટ ઇન્સ્ટ્રક્શન વચ્ચે કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે થાય છે જેમ કે જમ્પ પ્રકારની ઇન્સ્ટ્રક્શન જેમાં તમે એક લોકેશન પરથી બીજા લોકેશન પર જમ્પ કરી શકો છો અથવા કોલ પ્રકારની ઇન્સ્ટ્રક્શન જેમાં તમે સબ પ્રોગ્રામને કોલ કરવા માંગો છો તો આ ડેસ્ટીનેશન જમ્પ અથવા કોલ ઇન્સ્ટ્રક્શન હોઈ શકે છે આ કંટ્રોલ ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન્સ ફ્લેગને અસર કરતી નથી કારણકે તેઓ કોઈ એરીથમેટીક ઓપરેશન કરતી નથી તેથી તે ઇન્સ્ટ્રક્શન્સ ફ્લેગને અસર કરતી નથી 8086 માં કંટ્રોલ ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન્સમાં કોલ ઇન્સ્ટ્રક્શનમાં રજીસ્ટર મેમરી અથવા ડિસ્પ્લેસમેન્ટ16 હોઈ શકે છે તે સબ રૂટીન ને કોલ કરશે CALL reg ઇન્સ્ટ્રક્શનમાં રજીસ્ટરને કોડ સેગમેન્ટ રજીસ્ટરમાંથી ઓફસેટ મળશે કે જેના પર આ સબ રૂટીન લોડ થયેલ હોય છે અને તે ચોક્કસ એડ્રેસ પર જશે તે જ રીતે CALL mem માં મેમરીમાં ઓફસેટ હશે અને પછી CS ના સંદર્ભમાં તે મેમરી ઉમેરવામાં આવશે અને તે ચોક્કસ એડ્રેસ પર જમ્પ કરશે પછી આપણી પાસે ડિસ્પ્લેસમેન્ટ 16 છે જેમાં ઇમીજીએટ વેલ્યુ અથવા ઇમીજીએટ ડિસ્પ્લેસમેન્ટને સ્પેસિફાય કરી શકાય છે અને તેને કોલ માટે ડેસ્ટીનેશન એડ્રેસ તરીકે લઈ શકાય છે તેવી જ રીતે આપણી પાસે જમ્પ ઇન્સ્ટ્રક્શન છે અહીં રજીસ્ટર અથવા મેમરી અથવા ડિસ્પ્લેસમેન્ટ 8 અથવા ડિસ્પ્લેસમેન્ટ 16 હોઈ શકે છે તમે જોશો કે અહીં ડિસ્પ્લેસમેન્ટ 8 છે આ રીલેટીવ જમ્પ માટે છે અને બાકીનું સામાન્ય જમ્પ માટે છે અને પછી રીટર્ન ઇન્સ્ટ્રક્શન છે જે સબ રૂટીનમાંથી પાછા આવવા માટેની ઇન્સ્ટ્રક્શન છે અહીં 8086 ની બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન્સમાં કેટલીક કંડીશનલ બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન્સ છે કંડીશનલ બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન સાઇન્ડ અથવા અનસાઇન્ડ હોઈ શકે છે તેઓ ફ્લેગ્સ તપાસશે અને જો કન્ડીશન સાચી હશે તો IP ના કન્ટેન્ટમાં ફેરફાર કરીને પ્રોગ્રામ કંટ્રોલને તે જ સેગમેન્ટમાં નવા મેમરી લોકેશન પર ટ્રાન્સફર કરવામાં આવશે તો IP રજીસ્ટર કન્ટેન્ટને અપડેટ કરવામાં આવે છે જેથી કરીને તે આગલા એડ્રેસ પર જમ્પ કરે છે જો તમે બે વચ્ચે તફાવત કરવાનો પ્રયાસ કરો તો તે આ પ્રમાણે હશે એ કંડીશનલ બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન્સ આ પ્રમાણે છે અહીં આપણી પાસે જો વેલ્યુઝ સમાન હોય તો જમ્પ કરે તેની ઇન્સ્ટ્રક્શન JE છે પછી સમાન ન હોય તો જમ્પ માટે JNE છે વેલ્યુ વધારે હોય તો જમ્પ માટે JG છે વધારે અથવા સમાન હોય તો જમ્પ માટે JGE છે વેલ્યુ ઓછી હોય તો જમ્પ માટે JL છે ઓછી અથવા સમાન હોય તો જમ્પ માટે JLE છે એ જ રીતે આપણી પાસે JZ પણ હોઈ શકે છે JE અને JZ સમાન છે કારણકે આ સમાનતા માટે છે તે ઝીરો ફ્લેગને ચેક કરશે તો JZ ઝીરો ફ્લેગને ચેક કરશે તેવી જ રીતે JNE અને JNZ સમાન છે તો આ રીતે ઇન્સ્ટ્રક્શન સેટમાં રીડન્ડન્સી છે પરંતુ તે ઉપયોગી થઈ શકે છે આ બધા ન્યુમોનિક્સ જે કરી શકાય છે તે કોઈ પ્રોગ્રામરને પસંદ આવી શકે છે બીજી બાજુ આ અનસાઇન્ડ કંડીશનલ બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન્સ માટે આપણી પાસે કેટલીક અલગ ઇન્સ્ટ્રક્શન્સ છે જેમ કે આ ઓછું હોય ત્યારે જમ્પ માટે JL છે જ્યારે અહીં ઓછું હોય ત્યારે જમ્પ માટે JB છે અહીં JB અને સમાન અથવા વધારે ન હોય ત્યારે જમ્પ માટેની ઇન્સ્ટ્રક્શન JNAE એ બંને સમાન જ છે તેઓ અનસાઇન્ડ છે તેથી તેઓ સાઇન્ડ બીટ તપાસતા નથી જ્યારે આ સાઇન્ડ બીટ તપાસે છે અન્યથા તેઓ બંને સમાન છે હવે આ કંડીશનલ બ્રાન્ચ ઇન્સ્ટ્રક્શન્સ છે જે ફ્લેગ્સને અસર કરે છે અને આ તે ફ્લેગ્સ છે જે અસર પામે છે જો કેરી હોય તો જમ્પ માટેની ઇન્સ્ટ્રક્શન JC માં જો કેરી ફ્લેગ સેટ હોય તો જમ્પ થાય છે પછી JNC એ કેરી ફ્લેગનું નોનઝીરો હોવાનું ચેક કરે છે તો આ રીતે આ દરેક સ્ટેટસ બિટ્સ તપાસવામાં આવે છે અને તેને અનુરૂપ જમ્પ થશે જો તમે આ IO પોર્ટ એક્સેસ વચ્ચે સરખામણી કરવાનો પ્રયાસ કરો તો ત્યાં બે પ્રકારના એક્સેસ છે એક મેમરી મેપ્ડ IO બીજું છે IO મેપ્ડ IO મેમરી મેપ્ડ IO માં IO પોર્ટ લોકેશન્સ માત્ર મેમરી લોકેશન્સ તરીકે જ એક્સેસ થાય છે તો આપણી પાસે જે મેમરી એડ્રેસ છે 20 બીટનું એડ્રેસ તેનો ઉપયોગ IO ડિવાઇસના એક્સેસ માટે પણ થાય છે એડ્રેસ ડીકોડર માં કેટલીક સિલેક્ટ લાઇન હશે તેને આ IO ડિવાઇસને ફીડ કરવામાં આવે છે તો જ્યારે ચોક્કસ ઇચ્છિત 20 બીટના એડ્રેસને એડ્રેસ બસ પર મૂકવામાં આવે ત્યારે તે ડિવાઇસ પસંદ કરવામાં આવે છે IO પોર્ટ અથવા પેરિફેરલ્સ ને મેમરી લોકેશનની જેમ ગણી શકાય છે અને મેમરી સંબંધિત તમામ ઇન્સ્ટ્રક્શન્સનો ઉપયોગ IO ડિવાઇસ અને પ્રોસેસર વચ્ચે ડેટા ટ્રાન્સફર માટે કરી શકાય છે તો આ મેમરી મેપ્ડ IO ઓપરેશન છે IO પોર્ટ્સને મેમરી લોકેશન તરીકે ગણવામાં આવે છે અહીં ડેટા કોઈ પણ રજીસ્ટરમાંથી પોર્ટ પર અને તે જ રીતે પોર્ટમાંથી રજીસ્ટર પર મૂવ કરી શકાય છે જેમ તમે મેમરી લોકેશન અને રજીસ્ટર વચ્ચે ડેટા મૂવ કરી શકો છો તેવી જ રીતે અહીં પણ તમે આ બધી ઇન્સ્ટ્રક્શન્સનો ઉપયોગ કરી શકો છો પરિણામે ડેટાની મૂવમેન્ટ સરળ બને છે અને જ્યારે IO ડિવાઇસ માટે મેમરી મેપિંગનો ઉપયોગ થાય છે ત્યારે મેમરીને એડ્રેસ કરવા માટે સંપૂર્ણ મેમરી એડ્રેસ સ્પેસનો ઉપયોગ કરી શકાતો નથી આ સમજી શકાય એમ છે કારણકે કેટલાક લોકેશન્સ આપણે IO ડિવાઇસ એક્સેસ માટે આરક્ષિત કરેલા છે આપણે પ્રોગ્રામ માટે એક્સેસિબલ તમામ મેમરી લોકેશન્સનો ઉપયોગ કરી શકતા નથી તે નાની સિસ્ટમ્સ માટે જ ઉપયોગી છે જ્યાં મેમરીની જરૂરીયાત ઓછી હોય છે જો તમે કુલ 1 MB મેમરી સ્પેસનો ઉપયોગ કરતા નથી તો પછી તમારી સિસ્ટમમાં કદાચ તમે તે IO ડિવાઇસની આ મેમરીનો ભાગ પણ મૂકી શકો છો અને તેથી તમારી પાસે IO એક્સેસ માટે અલગ ડીકોડર હોવું જરૂરી નથી તો પ્રોસેસર IO ડિવાઇસને એક્સેસ કરવા માટે મેમરી રીડ અને રાઇટ ઓપરેશન્સ એક્ઝીક્યુટ કરશે અને MIO પિન ને હાય રાખવામાં આવેલ હોય છે કારણકે આ તમામ એક્સેસ એ મેમરી એક્સેસ છે જો તમે IO એક્સેસ કરી રહ્યા હોવ તો પણ મૂળભૂત રીતે તે મેમરી ઓપરેશન છે તેથી આ MIO પિનને હાય સેટ કરેલ છે બીજી બાજુ આપણી પાસે આ IO મેપ્ડ IO પ્રકારનું ઓપરેશન છે જ્યાં આપણે જોયું છે કે IO પોર્ટ 8 બીટ અથવા 16 બીટને એડ્રેસ કરે છે 8 બીટ એ ડાયરેક્ટ ઓપરેશન છે ડાયરેક્ટ એડ્રેસીંગ છે અને 16 બીટ એ અમુક રજીસ્ટર દ્વારા કરવામાં આવતું રજીસ્ટર ઈનડાયરેક્ટ એડ્રેસીંગ છે અને આ એક માત્ર ઇન્સ્ટ્રક્શન છે જેનો ઉપયોગ આપણે IO મેપ્ડ IO માં કરી શકીએ છીએ એ ઈન અને આઉટ ફીચર છે તો રજીસ્ટર અને મેમરી લોકેશન્સ વચ્ચેના અનિયંત્રિત MOV પ્રકારના ઇન્સ્ટ્રક્શન્સથી વિપરીત અહીં IO ડિવાઇસ અને પ્રોસેસર વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા માટે IN અને OUT જેવી બે સીમિત ઇન્સ્ટ્રક્શન્સ છે તો અહીં ડેટા ટ્રાન્સફર માત્ર એક્યુમ્યુલેટર અને પોર્ટ વચ્ચે જ થાય છે તેથી તેનો ઉપયોગ રજીસ્ટરના કોઈ પણ સેટ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા માટે કરી શકાતો નથી જ્યારે મેમરી મેપ્ડ IO ના કેસમાં તમે કોઈ પણ રજીસ્ટર અને IO પોર્ટ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરી શકો છો અહીં મેમરીના એડ્રેસીંગ માટે સંપૂર્ણ મેમરી સ્પેસનો ઉપયોગ થઈ શકે છે કારણકે હવે આ IO ડિવાઇસ દ્વારા મેમરી સ્પેસ સીમિત નથી તેથી તમારે IO માટે મેમરી લોકેશન્સને આરક્ષિત રાખવાની જરૂર નથી તો IO માટે આ સંપૂર્ણ મેમરી સ્પેસનો ઉપયોગ થઈ શકે છે જે સિસ્ટમ માટે વધારે મેમરી ક્ષમતાની જરૂર હોય છે તેના માટે આ યોગ્ય છે તો જો તમારી પાસે વધારે મેમરી ક્ષમતાની જરૂર હોય તો તેમાં આ સંપૂર્ણ 1 MB નો ઉપયોગ સિસ્ટમમાં મેમરી મૂકવા માટે થઇ શકે છે તો આ IO ડિવાઇસના કેસમાં આપણે IO મેપ્ડ IO ને અલગ કરવું પડશે અને આ IO મેપ્ડ ડિવાઇસને એક્સેસ કરવા માટે પ્રોસેસર IO રીડ અથવા રાઈટની સાયકલ એક્ઝીક્યુટ કરે છે તો અહીં એક્ઝીક્યુશનમાં મેમરી રીડ રાઈટ સાયકલના બદલે IO રીડ રાઈટ સાયકલ હોય છે અને આપણી પાસે રહેલા સ્ટેટસ બિટ્સ અથવા સ્ટેટસ ફ્લેગ S0 S1 S2 S3 હશે આ સ્ટેટસ ફ્લેગ્સ સૂચવે છે કે અહીં અલગ પ્રકારનું એક્સેસ થઇ રહ્યું છે અને આ MIO લાઇન લો હશે જે દર્શાવે છે કે તે અમુક મેમરી લોકેશનને એક્સેસ કરી રહ્યું છે તો આ કારણથી આ MIO પિનને લો બનાવવામાં આવે છે આ મેમરી મેપ્ડ IO અને IO મેપ્ડ IO વચ્ચેનો મૂળભૂત તફાવત છે અહીં નોંધો કે અહીં મેમરીની ક્ષમતા એ મુખ્ય મુદ્દો છે બીજી મહત્વની બાબત એ ઇન્સ્ટ્રક્શન્સ છે જેમ કે અહીં તમે IN અને OUT નો ઉપયોગ કરો છો અને અહીં થતી બધી જ મેમરી મૂવમેન્ટ એ બીજો મુખ્ય મુદ્દો છે ત્રીજુ છે વધારાનું હાર્ડવેર કે જે આ IO એડ્રેસને ડીકોડ કરવા માટે જરૂરી છે જે IO મેપ્ડ IO માટે જરૂરી છે અને મેમરી મેપ્ડ IO માટે જરૂરી નથી તો અન્યથા તેઓ સમાન છે આપણી પાસે જે એપ્લીકેશન છે તેના આધારે આપણે આ બે મેપિંગ્સમાંથી કોઈ એક પસંદ કરવાનું હોય છે તો 8086 સાથે સંકળાયેલ એક બીજી રસપ્રદ બાબત છે 8086 જ્યારે માર્કેટમાં આવ્યું તેની પહેલા આપણી પાસે 8085 હતું 8085 ઈન્ટરફેસમાં 16 બીટની એડ્રેસ ડેટા બસ હોય છે તેમાં ડેટા બસ અને એડ્રેસ બસ મલ્ટીપ્લેકસ્ડ હોય છે તો તેમાં 16 બીટનું ઇન્ટરફેસ હતું તો PCB પર અથવા બોર્ડ પર પ્રોસેસર કેટલાક પિન લોકેશન્સ રોકતું હતું અને તેમાં બસ માત્ર 16 બીટની હતી પરંતુ હવે જો તમે તે 8085 ચિપ કાઢીને 8086 ચિપ મુકો તો તે એક અજોડ હાર્ડવેર ડિવાઇસ બની જાય છે કારણકે તેમાં 20 બીટની બસ છે તો ઇન્ટેલ કંપની એ શું કર્યું તેઓ એક અન્ય પ્રોસેસર 8088 લાવ્યા જે આંતરીક રીતે 8086 જેવું જ હતું પરંતુ બાહ્ય રીતે તેના ઇન્ટરફેસમાં ફેરફાર કરવામાં આવ્યા હતા તેથી આપણે આ 8086 અને 8088 ની સરખામણી જોઈશું તેના એક્ઝીક્યુશન યુનિટ સમાન છે ઇન્સ્ટ્રક્શન સેટ સમાન છે પરંતુ બસ ઈન્ટરફેસ યુનિટના ભાગમાં તફાવત છે 8086 ના કેસમાં આપણી પાસે AD0 થી AD15 ના ડીમલ્ટીપ્લેક્સિંગ દ્વારા મેળવેલી ડેટા બસ લાઇન 16 બીટની હોય છે 8088 માં AD0 થી AD15 ના ડીમલ્ટીપ્લેક્સિંગ દ્વારા મેળવેલી ડેટા બસ લાઇન 8 બીટની હોય છે 8086 માં આપણી પાસે એડ્રેસ બસ 20 બીટની હોય છે જ્યારે અહીં 8088 માં એડ્રેસ બસ 16 બીટની હોય છે અહીં 8 બીટ નહિ પરંતુ 16 બીટ છે 8086 માં 512 kB ની બે મેમરી બેંક હોય છે અને 8088 માં સિંગલ મેમરી બેંક હોય છે પછી 8086 માં 6 બાઈટની ઇન્સ્ટ્રક્શન ક્યુ હોય છે પરંતુ 8088 માં 4 બાઈટની ઇન્સ્ટ્રક્શન ક્યુ હોય છે અહીં આ બીટ નથી બાઇટ્સ છે આ 4 બાઈટ ઇન્સ્ટ્રક્શન ક્યુ છે અને અહીં 6 બાઈટ ઇન્સ્ટ્રક્શન ક્યુ છે અને 8086 માં ક્લોક સ્પીડ 5 અથવા 8 અથવા 10 MHz હોય છે પરંતુ અહીં 8088 માં તે 5 અથવા 8 MHz હોય છે હવે 8086 માં મિનીમમ મોડ ઓપરેશન માં પિન 28 ને MIO સિગ્નલ અસાઇન કરવામાં આવે છે અને 8088 માં પિન 28 ને IOM સિગ્નલ અસાઇન કરવામાં આવે છે કારણકે 8085 માં આ ભિન્નતા હતી જેમાં સિગ્નલ IOM હતું અને 8086 માં સિગ્નલ MIO હોય છે તો અહીં આ ફેરફાર છે અહીં સિગ્નલને રિવર્ટ કરવામાં આવે છે જેથી 8088 માં તે IOM છે 8086 માં હાયર ઓર્ડર બાઈટને એક્સેસ કરવા માટે BHE સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ 8088 માં તે જરૂરી નથી કારણકે અહીં ડેટા વિડ્થ માત્ર 1 બાઈટ છે આ BHE સિગ્નલ ત્યાં નથી બાકી અહીં આંતરીક ઓપરેશન બધું સમાન છે આગળ આપણે કો પ્રોસેસર 8087 જોઇશું આપણે જોયું છે કે 8086 અન્ય માસ્ટર્સની સાથે કામ કરી શકે છે અને 8086 ના ઇન્સ્ટ્રક્શન સેટમાં એક જોગવાઈ છે જેના દ્વારા તમે કહી શકો છો કે આ ઇન્સ્ટ્રક્શન્સ કો પ્રોસેસર માટે છે જે એસ્કેપ સિક્વન્સ ઇન્સ્ટ્રક્શન્સ છે જો 8086 પ્રોસેસરને એસ્કેપ પ્રકારની ઇન્સ્ટ્રક્શન મળે તો તે ઇન્સ્ટ્રક્શન તે કો પ્રોસેસરને પાસ કરશે 8087 એક કો પ્રોસેસર છે જે 8086 સાથે ખૂબ જ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે મૂળભૂત રીતે તે જટીલ ગાણિતીક ઓપરેશન કરતું એક કો પ્રોસેસર છે 8086 મૂળભૂત એરિથમેટીક અને લોજીક ઇન્સ્ટ્રક્શન્સ કરી શકે છે પરંતુ તેમાં ફ્લોટીંગ પોઈન્ટ ઓપરેશન્સ થઈ શકતા નથી તે આ કો પ્રોસેસર દ્વારા કરી શકાય છે એક મલ્ટીપ્રોસેસર સિસ્ટમમાં બે અથવા વધુ પ્રોસેસર્સનો સમાવેશ થાય છે અને સમગ્ર કાર્યને પેટા કાર્યોમાં વિભાજીત કરવામાં આવે છે અને તેને વિવિધ પ્રોસેસર્સમાં વિતરીત કરવામાં આવે છે હવે આના ફાયદા જોઈએ અહીં એક કરતા વધુ પ્રોસેસર હોવાના કારણે સિસ્ટમ થ્રુપુટ વધારે સારું મળે છે બીજો ફાયદો એ છે કે તે આપણને વધુ કોમ્પ્યુટેશનલ પાવર આપે છે દરેક પ્રોસેસર પાસે લોકલ મેમરી અથવા IO ડિવાઇસને એક્સેસ કરવા માટે લોકલ બસ હશે જેથી વધારે સારું પેરેલલ પ્રોસેસીંગ પ્રાપ્ત કરી શકાય તો અહીં પ્રોસેસર પાસે લોકલ મેમરી અને લોકલ IO પોર્ટ્સ હશે જેનો અર્થ એ છે કે તે મેમરી લોકેશન્સ અને IO પોર્ટને લોકલી એક્સેસ કરશે પરંતુ જ્યારે પણ તેને કોઈ ગ્લોબલ મેમરી લોકેશન ને એક્સેસ કરવાની જરૂર પડે તો તેના માટે પ્રોસેસર્સ વચ્ચે સિન્ક્રોનાઇઝેશન હોવું જોઈએ આનાથી સિસ્ટમ સ્ટ્રક્ચર વધુ ફ્લેક્સીબલ બને છે સિસ્ટમના અન્ય મોડયુલ્સને અસર કર્યા વિના સિસ્ટમ કન્ફીગરેશન ને બદલવા માટે સરળતાથી મોડયુલ્સને ઉમેરી અથવા મૂવ કરી શકાય છે તો તમે અન્યને પ્રભાવિત કર્યા વિના મલ્ટી પ્રોસેસર સિસ્ટમમાં સિસ્ટમ સાથે વધુ સંખ્યામાં મલ્ટીપ્રોસેસર્સ જોડી શકો છો તો આ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસીંગ નો સાર છે 8087 ને ખાસ કરીને પૂર્ણાંક અને ફ્લોટિંગ પોઈન્ટ ડેટા માટેની ગણતરીઓ માટે રચાયેલ છે તો આ રીતે તે 8086 પ્રોસેસરને જટીલ ઓપરેશન કરવા માંથી આરામ આપે છે તે 8087 દ્વારા સંભાળવામાં આવે છે તેથી 8087 ને "મેથ કો પ્રોસેસર " અથવા ન્યુમેરીક ડેટા પ્રોસેસર NDP પણ કહેવામાં આવે છે તો આ રીતે 8087 દ્વારા સંખ્યાબંધ ગાણિતિક ઓપરેશન્સ કરવામાં આવે છે જ્યારે 8086 આંતરીક ગણતરીઓના સંદર્ભમાં અન્ય કેટલાક ઓપરેશન અન્ય ઇન્સ્ટ્રક્શન્સ કરે છે તો તમારે 8086 ને મહત્તમ મોડમાં મૂકવું પડશે અને પછી તમે 8087 ને રિકવેસ્ટ ગ્રાન્ટ લાઇન્સ દ્વારા 8086 સાથે કનેક્ટ કરી શકો છો તો જો તમે 8087 ની વિશેષતાઓ પર નજર નાખો તો તે 2 થી 10 બાઇટ્સ સુધીની લંબાઈ સાથેના ઇન્ટીજર્સ ડેસીમલ અને રિયલ પ્રકારના ડેટા પર કાર્ય કરી શકે છે તમે જોઈ શકો છો કે 10 બાઇટ્સ સુધીનો ડેટા એ ઘણો મોટો નંબર છે 10 બાઇટ્સનો અર્થ છે કે તે 80 બીટ સુધીના નંબર્સ નિયંત્રિત કરી શકે છે તો 80 બીટ નંબર એ ખરેખર એક ખૂબ જ મોટો નંબર છે 8087 નો ઇન્સ્ટ્રક્શન સેટ વર્ગમૂળ એક્સ્પોનેન્શિયલ ટેન્જંટ ફંક્શન ધરાવે છે સામાન્ય સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ઉપરાંત અહીં તમે કોઈ નંબરના વર્ગમૂળ એક્સ્પોનેન્શિયલની ગણતરી પણ કરી શકો છો આ નંબર્સ 10 બાઈટ લાંબા હોઈ શકે છે જે આપણે અગાઉના મુદ્દાઓમાં જોયું છે તો નંબર્સ 10 બાઈટ લાંબા પણ હોઈ શકે છે અને તમે સરળતાથી કોઈ વેલ્યુના વર્ગમૂળ એક્સ્પોનેન્શિયલ ટેન્જંટ વગેરેની ગણતરી કરી શકો છો અને આ સિવાય તેમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર તો કરી જ શકાય છે પછી તે એક હાય પર્ફોર્મન્સ ન્યુમેરીક ડેટા પ્રોસેસર છે તે 27 µS ની અંદર બે 64 બીટ વાસ્તવિક નંબર્સનો ગુણાકાર કરી શકે છે અને 36 µS ની અંદર વર્ગમૂળની ગણતરી કરી શકે છે તો આ એક ખૂબ જ મોટી વાત છે કારણકે તે 27 µS ની અંદર બે 64 બીટ વાસ્તવિક નંબર્સનો ગુણાકાર કરી શકે છે 8086 ના કેસમાં સામાન્ય 16 બીટ નંબર્સ માટે ગુણાકાર અને ભાગાકારના ઓપરેશન લગભગ 80 સાયકલ્સ લે છે જ્યારે અહીં 64 બીટ વાસ્તવિક નંબર્સ માટે 27 µS ની અંદર આ ઓપરેશન સમાપ્ત થશે તેથી આ એક મોટો સુધારો છે અને વર્ગમૂળ પણ 36 µS માં મેળવી શકાય છે તો આ રીતે આપણે તેને કરવા માટે 8086 પ્રોસેસરને રાહત આપીને 8087 દ્વારા ઘણી બધી ગણતરીઓ કરી શકીએ છીએ અને જો તમારે 8086 નો જ ઉપયોગ કરવો હોય તો તે કરવા માટે તમારે પ્રોગ્રામ્સ લખવા પડશે અને તે સોફ્ટવેર સંચાલિત મોડ્યુલ હશે જેથી તે રીતે તે વધુ સમય લેશે અને તે IEEE ફ્લોટીંગ પોઈન્ટ સ્ટાન્ડર્ડસ ને અનુસરે છે IEEE દ્વારા એક સ્ટાન્ડર્ડ આપવામાં આવેલ છે આ તે સ્ટાન્ડર્ડને અનુસરે છે તો અન્ય કોઈ પણ પાર્ટી અથવા અન્ય કોઈ પણ પ્રોસેસર આ IEEE ફ્લોટીંગ પોઈન્ટ સ્ટાન્ડર્ડને અનુસરે છે તે આ 8087 કો પ્રોસેસર તરીકેનો ઉપયોગ કરી શકે છે તે મલ્ટીબસ સુસંગત છે તે આ 8086 બસ સ્ટ્રક્ચર સાથે સુસંગત છે તો આગળ જો તમે આ પિન ડાયાગ્રામમાં જુઓ તો અહીં AD0 થી AD15 છે અને આ A16 થી A19 છે આ 8086 ના જેવું જ છે અહીં આ એડ્રેસ બાર સ્ટ્રક્ચર ડેટા બસ અને આ સ્ટેટસ લાઇન સાથે મલ્ટીપ્લેક્સ્ડ છે અહીં 16 પિનમાં એડ્રેસ અને ડેટા મલ્ટીપ્લેક્સ્ડ છે તથા 4 પિનમાં એડ્રેસ અને સ્ટેટસ મલ્ટીપ્લેક્સ્ડ છે તેથી તેમાં 8086 ની જેમ 16 બીટ એક્ટરનલ ડેટા બસ અને 20 બીટ એક્ટરનલ એડ્રેસ બસ હોઈ શકે છે તો આ રીતે તે ઉપયોગી થશે પછી પ્રોસેસર ક્લોક રેડી અને રીસેટ સિગ્નલ્સને કો પ્રોસેસર માટે ક્લોક રેડી અને રીસેટ તરીકે એપ્લાય કરવામાં આવે છે તો આ ક્લોક રીસેટ અને રેડી છે તેઓ 8086 પ્રોસેસરમાંથી આવી રહ્યા છે અને તેઓ આ 8087 સાથે પણ જોડાયેલા છે જો ગ્લોબલ રીસેટ આપવામાં આવે તો આ રીસેટ પિન 8087 ને પણ અસર કરશે તે આ 8087 પ્રોસેસરને પણ રીસેટ કરશે પછી અહીં રિકવેસ્ટ ગ્રાન્ટ લાઇન છે તેઓ આ 8086 ના એડ્રેસ તથા ડેટા બસ પર નિયંત્રણ મેળવવા માટે ઉપયોગી છે અને પછી આ ઈન્ટરપ્ટ લાઈન છે જેના દ્વારા તે 8086 પ્રોસેસરને કહી શકે છે મારું કામ પૂર્ણ થઇ ગયું છે તમે રિકવેસ્ટ ગ્રાન્ટ લાઇન પરની રિક્વેસ્ટ પરનું કામ ચાલુ રાખી શકો છો તો તે આ રીતે કરી શકાય છે પછી અહીં એક બીઝી સિગ્નલ છે 8087 નું બીઝી સિગ્નલ એ 8086 ના TEST ઇનપુટ સાથે જોડાયેલ હોય છે જો 8086 ને 8087 દ્વારા થતી ગણતરીના પરીણામની જરૂર હોય ત્યારે તે આગળની ઇન્સ્ટ્રક્શનનું એક્ઝીક્યુશન કરી શકે તે પહેલાં યુઝર WAIT ઇન્સ્ટ્રક્શન સાથે 8086 ને કહી શકે છે કે જ્યાં સુધી TEST પિન લો ન થાય ત્યાં સુધી તે TEST પિનને તપાસતું રહે આ વેઇટ ઇન્સ્ટ્રક્શન આપણે અગાઉ જોયેલ છે તે TEST ને ચેક કરે છે ધારો કે આપણે એક જટીલ ગણતરી કરવાની છે અને યુઝરને લાગે છે કે તેને પહેલા x ની વેલ્યુની ગણતરી કરવી પડશે પરંતુ x ની આ વેલ્યુ ફક્ત 8087 દ્વારા જ ગણી શકાય છે જેમ કે x એ કોઈ મૂલ્યનું વર્ગમૂળ હોઈ શકે છે જેમ કે xy અથવા એના જેવું કંઈક તો તેના માટે 8087 ની જરૂર પડે છે તો અહીં યુઝર શું કરશે તે પ્રોગ્રામમાં WAIT ઇન્સ્ટ્રક્શન મૂકશે અને તે પહેલાં તે આ y માટે આ SQRT ઇન્સ્ટ્રક્શન મૂકશે અને તેની પહેલાં ESC મૂકશે એ દર્શાવવા કે મૂળભૂત રીતે આ કો પ્રોસેસર દ્વારા એક્ઝીક્યુટ કરવા માટેની ઇન્સ્ટ્રક્શન છે હવે તે આ WAIT ઇન્સ્ટ્રક્શન મૂકે છે જેનો અર્થ છે કે પ્રોગ્રામ અથવા 8086 પ્રોસેસર હવે આ TEST લાઇન એક્ટીવ થાય ત્યાં સુધી રાહ જોશે જ્યારે આ બીઝી સિગ્નલ લો થઈ રહ્યું હોય તેનો અર્થ થાય છે કે 8087 એ વર્ગમૂળની ગણતરી કરવાનું પૂર્ણ કર્યું છે તેથી સંભવતઃ યુઝર પ્રોગ્રામ આગામી ઇન્સ્ટ્રક્શન માટે જઈ શકે છે તો આ હેતુ હોઈ શકે છે બીઝી આઉટપુટ જયારે લો થાય તે સૂચવે છે કે 8087 એ ગણતરી પૂર્ણ કરી નાખી છે તેથી 8086 હવે તેનું આગામી કામ ચાલુ રાખી શકે છે પછી આ 8087 ની રિકવેસ્ટ ગ્રાન્ટ લાઇન્સ RQGT1 અને RQGT0 એ 8086 ની રિકવેસ્ટ ગ્રાન્ટ લાઇન પિન સાથે જોડાયેલ હોય છે આપણી પાસે આવા સંખ્યાબંધ ડિવાઇસ અથવા માસ્ટર્સ હોઈ શકે છે તો 8086 માં આવી બે રિકવેસ્ટ ગ્રાન્ટ લાઇન છે અને 8087 માં પણ તમારી પાસે આવી બે રિકવેસ્ટ ગ્રાન્ટ લાઇન છે આ લાઇનનો ઉપયોગ 8086 પ્રોસેસરને એડ્રેસ અને ડેટા બસ લાઇન્સ રીલીઝ કરવા માટેની રિકવેસ્ટ કરવા માટે થાય છે એક વાર તેઓ રીલીઝ થઈ જાય પછી આ રિકવેસ્ટ મંજૂર કરવામાં આવે છે પછી આ ગ્રાન્ટ સિગ્નલ મળે છે અને પછી પ્રોસેસર આ એડ્રેસ અને ડેટા બસને કોઈ પણ સમસ્યા વિના એક્સેસ કરી શકે છે તેને ખબર પડશે કે 8086 એ એડ્રેસ અને ડેટા બસ લાઇન્સ રીલીઝ કરી છે તે તેની સાથે આગળ વધી શકશે 8086 સાથે આવા અનેક ડિવાઇસ જોડાયેલા હોઈ શકે છે અને આવા બે ડિવાઇસને લાઇન 0 અને લાઇન 1 પર જોડી શકાય છે અહીં પણ એમ જ છે અહીં પણ બે લાઇન્સ છે આ લાઇન્સ પર બે ડિવાઇસ કનેક્ટ કરી શકાય છે પછી છે ઇન્ટરપ્ટ પિન ઇન્ટરપ્ટ પિન એ ઇન્ટરપ્ટ મેનેજમેન્ટ લોજીક સાથે જોડાયેલ હોય છે તો જ્યારે કોઈ ટાઈમ એરર કન્ડીશન અસ્તિત્વમાં હોય ત્યારે 8087 આ ઇન્ટરપ્ટ મેનેજમેન્ટ લોજીક દ્વારા 8086 ને ઇન્ટરપ્ટ કરી શકે છે તો ત્યાં જો કોઈ એરર કન્ડીશન હોય એક્ઝીક્યુશન દરમિયાન કોઈ એરર આવી હોય જો કોઈ નંબરને શૂન્ય વડે ભાગવામાં આવ્યો હોય અથવા તેના જેવું કંઈક થયું હોય તો પછી તે 8086 પર એક ઇન્ટરપ્ટ મોકલી શકે છે કે છેલ્લી ગણતરીમાં ભૂલ હતી તો આ રીતે આ ઇન્ટરપ્ટ લાઈન એક્ટીવ થઈ શકે છે અને 8086 ને જાણ કરી શકે કે છેલ્લી ગણતરીમાં કોઈ ભૂલ છે પછી અહીં સ્ટેટસ લાઇન્સ S2 S1 અને S0 છે તે આ ટેબલ મુજબ કામ કરે છે જો તેઓ 1 0 0 હોય તો તેનો ઉપયોગ થતો નથી પછી જો તેઓ 1 0 1 હોય તો તે રીડ મેમરી તરીકે કામ કરે છે જો તેઓ 1 1 0 તો તે રાઈટ મેમરી તરીકે કામ કરે છે અને જો તેઓ 1 1 1 હોય ત્યારે તેઓ પેસિવ હોય છે તો આ સેટિંગ્સ 8086 માં જે હતા તેના જેવા જ છે ત્યાં પણ સમાન લાઇન્સ જ હતી અને રસપ્રદ વાત એ છે કે જયારે 1 1 1 હોય છે ત્યારે પ્રોસેસર કંઈ પણ કરી નથી રહ્યું તે પેસિવ મોડમાં છે અને 1 0 0 નો પણ અહીં કોઈ ઉપયોગ થતો નથી તે ડિઝાઇનર્સ દ્વારા અન્ય કોઈ હેતુ માટે છોડી દેવામાં આવ્યુ છે જે ડોક્યુમેન્ટેડ નથી અને આ 1 0 1 અને 1 1 0 એ રીડ અને રાઈટ માટેના મેમરી ઓપરેશન માટે છે પછી આપણી પાસે આ QS0 અને QS1 લાઇન્સ છે જો QS0 અને QS1 એ 1 1 હોય તો પછી ક્યુ માંથી ઓપકોડનો આગળનો બાઈટ લેવામાં આવશે જો તે 1 0 હોય તો ક્યુ ખાલી હશે તો આ 8086 માં જે હતું એમ જ છે તેવી જ રીતે અહીં આપણી પાસે આ QS0 અને QS1 બિટ્સ છે જે ઇન્સ્ટ્રક્શન ક્યુ નું સ્ટેટસ દર્શાવે છે તો આ વેલ્યુઝ 8087 પ્રોસેસર પર આવી રહી છે તો 8087 ને ખબર પડશે કે આ સ્ટેટસ છે તેના આધારે તે ક્યુ માંથી આગળની ઇન્સ્ટ્રક્શન મેળવવાનો પ્રયાસ કરશે અને જો ક્યુ ખાલી હશે તો તે કંઈ નહીં કરે તે બીઝી સિગ્નલને લો કરશે જે દર્શાવે છે કે બધી ઇન્સ્ટ્રક્શન સમાપ્ત થઈ ગઈ છે આનું એકંદરે જોડાણ આના જેવું છે આ 8087 ઇન્સ્ટ્રક્શન્સને 8086 પ્રોગ્રામમાં દાખલ કરવામાં આવે છે તો આ પહેલી વસ્તુ છે હવે 8086 અને 8087 ઇન્સ્ટ્રક્શન બાઇટ્સ રીડ કરે છે અને તેમને સંબંધિત ક્યુઝ માં મૂકે છે તો 8086 અને 8087 ની અલગ ઇન્સ્ટ્રક્શન્સ ક્યુ હોય છે તો ઇન્સ્ટ્રક્શન તે બંનેમાં આવે છે અને પછી તેઓને ક્યુ માં મૂકવામાં આવે છે પછી એક સાયકલ "નો ઓપરેશન " ની હોય છે પછી 8087 ઇન્સ્ટ્રક્શન્સમાં પ્રથમ કોડ બાઈટના MSB તરીકે 11011 હોય છે તો આ ઓપ્કોડ ભાગ છે અને આ 11011 એ એસ્કેપ પ્રિફિક્સ છે જેના વિશે હું વાત કરી રહ્યો હતો પછી જ્યારે આ એસ્કેપ પ્રિફિક્સ જોવામાં આવે છે ત્યારે 8086 સમજશે કે આ મારા માટે એક્ઝીક્યુટ કરવા માટે નથી 8087 માટે છે તો 8086 તે ઇન્સ્ટ્રક્શનને છોડી દેશે અને 8087 તે ઇન્સ્ટ્રક્શનનું એક્ઝીક્યુશન કરશે 8087 એ 8086 ની આ S2 થી S0 અને AD0 થી AD15 પિન્સ પર દેખરેખ રાખીને આ ESC ઇન્સ્ટ્રક્શન્સને ટ્રેક કરે છે અને તે આ QS0 થી QS1 પર પણ નજર રાખે છે ક્યુ નું સ્ટેટસ જયારે 00 હોય ત્યારે તે કંઈ કરશે નહીં ક્યુ નું સ્ટેટસ જયારે 01 હોય ત્યારે 8087 પાંચ MSB બિટ્સની 11011 સાથે તુલના કરે છે 01 એટલે કે ક્યુ માં કોઈક બાઈટ હશે તો તે આ પાંચ MSB બિટ્સને 11011 સાથે સરખાવશે અને જો તે મેચ થાય તો ESC ઇન્સ્ટ્રક્શનને ફેચ કરવામાં આવે છે તો ESC ઇન્સ્ટ્રક્શનને 8087 દ્વારા ફેચ અને એક્ઝીક્યુટ કરવામાં આવે છે જો એક્ઝીક્યુશન દરમિયાન કોઈ એરર હશે તો 8087 ઈન્ટરપ્ટ રિકવેસ્ટ મોકલશે જો ESC ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરતી વખતે કોઈ એરર આવશે તો 8087 ઈન્ટરપ્ટ મોકલશે નહિંતર તે સામાન્ય રીતે મેમરી રીડ અથવા રાઈટ કરશે અહીં વધારાના વર્ડ્સ ની જરૂર પડી શકે છે તેના માટે આ RQ GT0 લાઇન્સ એક્ટીવ થશે જેના દ્વારા તે વધારાના ઓપરેન્ડ્સ મેળવવા માટે મેમરીને એક્સેસ કરશે અને અહીં 8087 બીઝી પિન હાય હોય છે તો આ બીઝી પિન એ TEST પિન સાથે જોડાયેલ હોય છે તો આ TEST પિન અત્યારે એક્ટીવ નથી અમુક સમય પછી જ્યારે 8087 ઓપરેશન પૂર્ણ કરશે ત્યારે આ બીઝી સિગ્નલ લો થશે 8086 પ્રોસેસર કદાચ આ સમય પર WAIT ઇન્સ્ટ્રક્શન એક્ઝીક્યુટ કરી રહ્યું હશે કારણકે જેમ મેં કહ્યું એમ જો ઇન્સ્ટ્રક્શન વેલ્યુ જે કમ્પ્યુટ થઇ રહી છે તે 8086 માટે આગળની ઇન્સ્ટ્રક્શન ઉપયોગી છે પછી તે WAIT ઇન્સ્ટ્રક્શન સાથે રાહ જોશે અને જ્યારે આ TEST પિન લો થાય છે તેનો અર્થ એ છે કે ઇન્સ્ટ્રક્શન સમાપ્ત થઈ ગઈ છે એક્ઝીક્યુશન સમાપ્ત થઈ ગયું છે પછી 8087 એ મેમરી લોકેશન પર વેલ્યુ રાઈટ કરશે અને 8086 તે વેલ્યુ લઈ શકે છે તો જો તમે આ કો પ્રોસેસર્સના ઓપરેશનની સરખામણી કરો તો આ 8086 અથવા 8088 ને જો એસ્કેપ સિક્વન્સ્ડ ઇન્સ્ટ્રક્શન્સ મળે તો તે કો પ્રોસેસરને જગાડશે તે 8086 અથવા 8088 પર દેખરેખ રાખશે અને પછી જો એસ્કેપ ન હોય તો તે 8086 ઇન્સ્ટ્રક્શનનું એક્ઝીક્યુશન કરશે અને પછી જો ત્યાં WAIT ઇન્સ્ટ્રક્શન હોય તો તે રાહ જોવાની સ્થિતિમાં જશે બીજી બાજુ જો કો પ્રોસેસરને એસ્કેપ સિક્વન્સ્ડ ઇન્સ્ટ્રક્શન મળે જે 8086 અથવા 8088 નું નિરીક્ષણ કરી રહ્યું છે તો એસ્કેપ ઇન્સ્ટ્રક્શનના ટ્રિગર કરવાથી તે હોસ્ટ ની TEST પિનને નિષ્ક્રિય કરશે અને કોઈ સ્પેસિફીક ઓપરેશનને એક્ઝીક્યુટ કરશે તો અહીં ઓપરેશન એકઝીક્યુટ કરવામાં આવશે અલબત્ત મેમરી લોકેશન્સ કે જ્યાં ઓપરેન્ડ્સ હોઈ શકે છે ત્યાં સુધી પહોંચવા માટે તે રિકવેસ્ટ ગ્રાન્ટ લાઇન્સની મદદ લેશે પછી એક વાર ઇન્સ્ટ્રક્શનનું એક્ઝીક્યુશન સમાપ્ત થઈ જાય તે બીઝી લાઇનને નિષ્ક્રિય કરશે અને 8086 પ્રોસેસર માટે ટેસ્ટ પિનને એક્ટીવ કરશે તે પ્રોસેસરને જાગૃત કરશે અને તે પછી તે પ્રક્રિયા ચાલુ રહેશે અને આ કો પ્રોસેસર ફરીથી 8086 અથવા 8088 ને મોનિટર કરવાનું કામ કરે છે તો આ રીતે આ કો પ્રોસેસરને 8086 સાથે ઇન્ટરફેસ કરી શકાય છે અને તેઓ સંકલિત રીતે કામ કરે છે જેથી ઘણી બધા ઓપરેશન્સ કો પ્રોસેસર દ્વારા કરવામાં આવે છે અને 8086 ને તે ઓપરેશન્સમાંથી રાહત મળે છે